તેથી આ લેક્ચરમાં આપણે છેલ્લા લેક્ચરદરમિયાન જે ચર્ચા કરી રહ્યા હતા તે સાથે ચાલુ રાખીશું આપણે ગેટના સ્તરે અથવા વિધેયાત્મક બ્લોક્સ RTL સ્તર પર ઓછી શક્તિ માટેની કેટલીક તકનીકો જોઈશું તેથી આપણે આપણીચર્ચા ચાલુ રાખીએ છીએ તેથી પ્રથમ પદ્ધતિ કે જે આપણે આને ધ્યાનમાં લઈએ છીએ તે ગ્લિચ છે ગ્લિચ વિશે વાત કરીએ તો સર્કિટમાં ગ્લિચ તમારા હાજાર્ડ છે આ ગેટમાં વિલંબને કારણે અનિચ્છનીય સિગ્નલ સંક્રમણોનો સંદર્ભ આપે છે સર્કિટ તત્વો જે થઈ શકે છે તે છે કે સર્કિટનું આઉટપુટ સ્વચ્છ સંક્રમણ કરે છે ચાલો 0 થી 1 કહીએ પરંતુ આ અસમાન વિલંબને કારણે સંકેતો અથવા ફેરફારો આઉટપુટ સુધી પહોંચવામાં અસમાન સમય લે છે તેથી આઉટપુટ સ્થાયી થાય તે પહેલાં ક્ષણભરમાં કેટલાક સંક્રમણો આવી શકે છે આને ગ્લિચસ અથવા હાજાર્ડ સ્ટેટિક હાજાર્ડ ડાયનેમિક હાજાર્ડ કહેવામાં આવે છે હવે જુઓ કે તમારી સર્કિટને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે આના જેવી ગ્લિચીસ છે તેનો અર્થ શું છે ગ્લિચ કે ખામીનો અર્થ એ છે કે આઉટપુટ નોડ બિનજરૂરી રીતે થોડા વખત બદલાઈ રહ્યો છે જેનો અર્થ છે કે કેપેસિટરને ચાર્જ અને ડિસ્ચાર્જ કરવું બિનજરૂરી રીતે થઈ રહ્યું છે જે ઘણી વખત વધારાના વીજ વપરાશનો અર્થ છે તેથી જો તમે ભૂલને ટાળી શકો છો તો આ પ્રકારની શક્તિનો બગાડ પણ ઓછો થશે તેથી અહીં આપણે ખાસ કરીને આ પ્રકારની ગ્લિચિંગ પાવર વિશે વાત કરી રહ્યા છીએ તેથી જેમ મેં કહ્યું હતું કે એક ખામી જે ક્યારેક હાજાર્ડ તરીકે પણ ઓળખાય છે આ બનાવટી સંક્રમણોનો સંદર્ભ આપે છે જેનો અર્થ છે કે અસંતુલિત પાથ વિલંબને કારણે આઉટપુટમાં કાર્યાત્મક રીતે અપેક્ષિત ન હોય તેવા સંક્રમણો આપણે કેટલાક ઉદાહરણોમાં બતાવીશું આને કારણે વધારાના સંક્રમણો વધારાના ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ અથવા લોડ કેપેસિટર થશે તેથી આનો અર્થ વધારાનો વીજ વિસર્જન છે તેથી ડિઝાઇન માટે જ્યાં પાથ અને વિલંબ સંતુલિત છે જેનો અર્થ છે કે ઇનપુટથી પ્રાથમિક ઇનપુટથી આઉટપુટ સુધી વિલંબ તમામ માર્ગો દ્વારા લગભગ સમાન છે આ પ્રકારની ખામીઓ અથવા હાજાર્ડ થવાની સંભાવના નથી ફક્ત તે કિસ્સાઓ માટે જ્યાં સર્કિટમાં અમુક પ્રકારની અસંતુલિત પ્રકૃતિ હોય ત્યાં તમે આ પ્રકારની વસ્તુઓ મેળવી શકો છો અને માત્ર નોંધવું એ છે કે ગતિશીલ CMOS તર્ક કોઈ ગ્લિચ પેદા કરતું નથી કારણ કે અહીં જે રીતે સર્કિટ પ્રી ચાર્જ કામ કરે છે અને સ્ટેટની ગણતરી કરે છે ત્યાં આ પ્રકારની ગ્લિચસ થશે નહીં કારણ કે આઉટપુટ ચોક્કસપણે ઉંચા સ્તર પર પ્રી ચાર્જ થયેલ છે પછી ગણતરીની સ્થિતિ દરમિયાન તે માત્ર 0 પર જઇ શકે છે તેથી તે 0 થી ફરી ઉંચા ફરી નીચા પર જઈ શકે છે જે શક્ય નથી તેથી આ નોંધવા યોગ્ય મુદ્દો છે તેથી ગતિશીલ CMOS સર્કિટ આ દૃષ્ટિકોણથી સારી છે તેમની પાસે 0 ગ્લિચિંગ પાવર હશે ચાલો એક ઉદાહરણ લઈએ આ એક ખૂબ જ સરળ સર્કિટ છે 2 લેવલ સર્કિટ જેમાં 2 NAND ગેટ છે ચાલો કહીએ કે ઇનપુટ્સ તે બધાને 0 થી 1 માં બદલી રહ્યા છે તેથી આપણે માનીએ છીએ કે ગેટમાં થોડો વિલંબ થયો છે તેથી D તેઓ 0 થી 1 બદલી રહ્યા છે તેથી D 1 થી 0 માં બદલાશે તેથી નાના વિલંબ પછી D 1 થી 0 માં બદલાઇ રહ્યું છે આઉટપુટ E જુઓ પહેલેથી જ ઉચ્ચ તેથી ત્યાં એક સમયગાળો છે જ્યાં બંને ઇનપુટ્સ વધારે છે અને એવો સમયગાળો છે જ્યારે એક ઉંચો હોય છે બીજો નીચો હોય છે તેથી આના કારણે એક અસ્થાયી સમયગાળો હશે જ્યાં આઉટપુટ 0 પર જશે તે પહેલા ફરીથી 1 પર સ્થાયી થશે તેથી આ એક ખામી છે જેને સ્ટેટિક હાજાર્ડ પણ કહેવામાં આવે છેતેનો અર્થ એ છે કે આઉટપુટ 1 પર રહેવાનું હતું પરંતુ વિલંબ અસંતુલનને કારણે તે અસ્થાયી રૂપે નીચે જઈ રહ્યું છે અને ફરીથી ઉપર જઈ રહ્યું છે જેનો અર્થ છે એક ડિસ્ચાર્જ અને એક ચાર્જ થઈ રહ્યું છે તેથી થંબ રુલ લો બીજા સ્તર સાથે અન્ય સર્કિટ લો તેથી અહીં પણ એવું જ થશે તેથી જો તમે ABCD ને તમામ પરિવર્તિત સ્ટેટને એકસાથે કરો છો તો ત્યાં અવરોધો થશે પરંતુ આ જ કાર્ય તમે આ રીતે પણ અમલમાં મૂકી શકો છો અહીં તમામ ઇનપુટ્સથી આઉટપુટ સુધી વિલંબ સંતુલિત છે તે બધા 2 ગેટ વિલંબ સમાન છે પરંતુ અગાઉના કિસ્સામાં શું થઈ રહ્યું હતું તમે માત્ર એ સમજવાનો પ્રયત્ન કરો કે એક સિગ્નલ ઝડપથી આવી રહ્યો હતો બીજો સિગ્નલ ધીમો આવી રહ્યો હતો કારણ કે તે ધીમું આવી રહ્યું હતું અને આ ઝડપથી આવી રહ્યું હતું ત્યાં એક ઓવરલેપ હતો તે ઓવરલેપને કારણે આ ખામી થઈ રહી હતી પરંતુ અહીં જો તમે તેને સંતુલિત કરી શકો તો તે પ્રકારના મારો મતલબ કે અસમાન વિલંબના માર્ગો બનશે નહીં તેથી થંબ રુલ એ છે કે જો તમારી પાસે સાંકળ પ્રકારનું માળખું હોય અને કાસ્કેડ માં ઘણા ગેટ્સ હોય જ્યાં કેટલાક ગેટ્સ સીધા જોડાયેલા હોય તો ગ્લિચિસના સંદર્ભમાં આ સારું માળખું નથી અહીં આવી ઘણી બધી ગ્લિચિસ હશે પરંતુ જો તમે સમાન સર્કિટને સંતુલિત વૃક્ષની રચના તરીકે લાગુ કરો છો તો આમાં ઓછી ખામીઓ હશે તેથી ઉપચારિક ખામી વિશ્લેષણ વિના પણ તમે આ સર્કિટનું વિશ્લેષણ આ ટોપોલોજી બંધારણની દ્રષ્ટિએ કરી શકો છો અને તમે કહી શકો છો કે જો આપણે તેને એવી રીતે બનાવી શકીએ કે જ્યાં તે સંતુલન વૃક્ષ જેવું છે તો ખામીઓ સંખ્યામાં ઓછી હશે આગળ આપણે એક ખૂબ જ રસપ્રદ ખ્યાલ જોઈએ તેને પૂર્વ ગણતરી કહેવામાં આવે છે ચાલો હું તમને આ અભિગમ પાછળની પ્રેરણા આપું ધારો કે આપણી પાસે કાર્યાત્મક બ્લોક છે આપણે પછીથી એક ઉદાહરણ લઈશું એક કાર્યાત્મક બ્લોક ઇનપુટ્સ આવી રહ્યા છે બ્લોક કંઇક ગણતરી કરી રહ્યો છે અને આઉટપુટ જનરેટ કરી રહ્યો છે હવે કાર્યાત્મક બ્લોકના પ્રકાર પર આધાર રાખીને આઉટપુટ જનરેટ કરવા માટે તમે જે કુલ સમય લેશો તે અસમાન હોઈ શકે છે ઉદાહરણ તરીકે કે જે હું વોલ્ટેજ અથવા 2 ઇનપુટ્સ તરફ આવી રહ્યો છે તે ધ્યાનમાં લઈશ સર્કિટ એક મેગ્નિટ્યુડ કોમ્પેરેટર છે તે આવનારા 2 નંબરોની તીવ્રતાની તુલના કરે છેતમે તેમને બાઈનરી નંબરો માનો છો અને આઉટપુટ આપણે 0 1 કહીએ છીએ જે તે સમાન અથવા કદાચ બીજા કરતા ઓછું અથવા વધારે સૂચવે છે પછી ભલે તે સમાન હોય હવે ચાલો આપણે ધારીએ કે હું 2 સંખ્યાના સૌથી નોંધપાત્ર બિટ્સની તુલના કરું છું તેથી તેમાંથી એક 1 છે અન્ય 0 છે તેથી જો તેમાંથી 1 હસ્તાક્ષર વગરની હોવાનું ધારી રહ્યા હોય તો ચોક્કસપણે તે સંખ્યા અન્ય કરતા વધારે હશે તો શું મારે બાકી n માઇનસ 1 સંખ્યાઓ જોવી પડશે જો તે n બીટ સંખ્યાઓ છે ના માત્ર એક નંબર જોઈને એક બીટ હું ચોક્કસપણે કહી શકું છું કે આ સંખ્યા બીજા કરતા વધારે છે તેથી જો હું તે નિર્ણય પૂરતો વહેલો લઈ શકું તો પછી હું બાકીની ગણતરીને અક્ષમ કરી શકું છું આ તે છે જે પૂર્વ ગણતરી તમામ સામાન્ય કિસ્સાઓમાં છે તેથી હું માનું છું કે આ એક સામાન્ય કેસ છે જો કેટલાક ખાસ સર્કિટનો ઉપયોગ કરીને કેટલાક સામાન્ય કેસો વહેલા શોધી શકાય છે તો તે સર્કિટનું આઉટપુટ મુખ્ય કાર્યકારી બ્લોકને ગણતરીમાં ભાગ લેતા અક્ષમ કરી શકે છે જો તે શરતનો અર્થ થાય તો તે જરૂરી નથી તેથી બિનજરૂરી સંક્રમણો અક્ષમ છે વિચાર આ છે તો ચાલો જોઈએ તેથી અહીં આપણે કેટલાક પાથને નિષ્ક્રિય કરવા અથવા પસંદ ન કરવા માટે કેટલાક પૂર્વ ગણતરી તર્ક કાર્ય કરીએ છીએ જે વીજળીના વિસર્જનને ઘટાડવામાં મદદ કરી શકે છે તેથી એક લાક્ષણિક ઉપયોગ આપણે તુલનાકારનું ઉદાહરણ લઈશું લાક્ષણિક ઉપયોગ આની જેમ થાય છે તેથી મારી પાસે એક કોમ્બિનેશનલ બ્લોક છે જેના ઇનપુટ્સ રજિસ્ટરમાંથી આવી રહ્યા છે તેથી મેં કહ્યું તેમ હું અમુક ચોક્કસ ઇનપુટ પેટર્ન શોધી શકું છું અને જો કેટલીક પેટર્ન મળી આવે તો આપણે આ રજિસ્ટરનું લોડિંગ અક્ષમ કરી શકીએ છીએ જેથી નવા મૂલ્યો લોડ ન થાય આમ સંયુક્ત તર્કમાં સંક્રમણ ટાળવામાં આવશે તેથી અહીં આપણે એક કોમ્પેરેટર નું ઉદાહરણ બતાવીએ છીએ જે મેં કહ્યું હતું આ પ્રથમ સામાન્ય બ્લોક ડાયાગ્રામ છે ચાલો કહીએ કે આ મારી મૂળ સર્કિટ હતી એક સંયુક્ત તર્ક છે ત્યાં એક ઇનપુટ રજિસ્ટર છે એક આઉટપુટ રજિસ્ટર છે તેથી સામાન્ય રીતે જ્યારે વસ્તુઓ પાઇપલાઇનમાં લાગુ કરવામાં આવે છે ત્યારે આપણી પાસે સર્કિટ હોય છે જે આના જેવો દેખાય છે જ્યાં ઘડિયાળનો સંકેત છે કે આ રજિસ્ટર R1 લોડ લઈ રહ્યું છે ડેટા મૂલ્ય અહીં આવશે પરિણામોની ગણતરી કરવામાં આવશે અને બીજી ઘડિયાળ આવશે જે આ આઉટપુટમાં પરિણામ લોડ કરશે હવે આપણે અહીં શું કરી રહ્યા છીએ તે એ છે કે આપણે અહીં કેટલાક વધારાના તર્ક ઉમેરી રહ્યા છીએ આપણે અમુક ચોક્કસ ઇનપુટ પેટર્ન શોધી રહ્યા છીએઆ આપણું પૂર્વ ગણતરીનું તર્ક છે તેથી જો કેટલીક ચોક્કસ પેટર્ન હોય તો પછી આપણે રેઝિસ્ટરનું લોડિંગ અક્ષમ કરી શકીએ છીએ અન્યથા આપણે તેને હંમેશની જેમ લોડ કરીશું તેથી આ ક્લોક ગેટિંગ જેવું હશે જ્યાં સામાન્ય રીતે ઘડિયાળો આવતી હશે પરંતુ જો અમુક ચોક્કસ પેટર્ન હોય તો આ વધારાની ગણતરી હાથ ધરવા માટે આપણને જરૂર નથી જેનો અર્થ છે કે જો હું આ રજિસ્ટર લોડ નહીં કરું તો આઉટપુટ કોઈ સંક્રમણ કરશે નહીં જેનો અર્થ છે કે સંયોજન સર્કિટમાં પણ કોઈ સંક્રમણ થશે નહીં તેથી હું અહીં ગતિશીલ વીજ વપરાશ ટાળી રહ્યો છું તેથી કોમ્પેરેટર નું ઉદાહરણ આના જેવું છે તેથી મારી પાસે 0 થી n માઇનસ 1 n બિટ્સ સુધી 2 નંબરો A અને B છે તેથી હું જે કહું છું તે એ છે કે હું લેઉં છું તેથી આ નંબરો બધાને રેઝિસ્ટર આપવામાં આવે છે તેથી હું માનું છું કે આ An માઇનસ 1 અને Bn માઇનસ 1 ને એક અલગ રજિસ્ટરમાં આપવામાં આવે છે A ના બાકી n માઇનસ 1 બીટ અહીં ફેડ કરવામાં આવી રહ્યા છે B ના બાકીના n માઇનસ 1 બિટ્સ અહીં આપવામાં આવી રહ્યા છે તેથી હું જે કહી રહ્યો છું તે એ છે કે આપણે સૌથી નોંધપાત્ર બિટ્સની તુલના કરીએ છીએ તો તમે કેવી રીતે તુલના કરો છો આપણે એક વિશિષ્ટ NOR ગેટ મુક્યો છે તો વિશિષ્ટ NOR નો અર્થ શું છે તમે જુઓ કે આ બિટ્સ 0 0 અથવા 1 1 છે 0 0 અથવા 1 1 એટલે XNOR ગેટનું આઉટપુટ 1 હશે ફક્ત તે જ કિસ્સામાં આપણે બાકીના n માઇનસ 1 બીટ પર ધ્યાન આપવું પડશે કે કયું મોટું છે પણ જો આપણને બંને સરખા ન હોય તો 1 0 અથવા 0 1 નો અર્થ થાય કે આઉટપુટ 0 છે પછી આપણી પાસે ખાસ એક બીટ કોમ્પેરેટર હોઈ શકે છે ફક્ત આ 2 બિટ્સની સરખામણી કરો અને તે પરિણામ સીધા આઉટપુટ પર મોકલી શકાય છે આ n બાદબાકી 1 બીટ કોમ્પેરેટર ને સામેલ કર્યા વિના જો આ બીટ સમાન હોય તો જ તમે આને સક્રિય કરો તેથી જ્યારે આ બીટ સમાન ન હોય ત્યારે આપણે આ 2 રેઝિસ્ટર R2 અને R3 માં કોઈ નવું મૂલ્ય લોડ કરી રહ્યા નથી તેથી આપણે સંયોજન સર્કિટના આ ભાગમાં કોઈપણ પ્રકારના સંક્રમણો થતા અટકાવી રહ્યા છીએ તેથી આપણે પાવર વપરાશને નોંધપાત્ર રીતે ઘટાડી શકીએ છીએ આ તે છે જે મેં કહ્યું છે જો 2 સૌથી નોંધપાત્ર બિટ્સ અલગ છે તો પછી અન્ય બિટ્સ જોવાની જરૂર નથી તેથી કોઈપણ પ્રકારની સર્કિટ માટે જ્યાં આ પ્રકારની સ્થિતિ નક્કી કરી શકાય છે તમે ઇનપુટ્સને પસંદગીયુક્ત રીતે અક્ષમ કરવા માટે આ પૂર્વ શરત તર્ક અથવા પૂર્વ ગણતરી તર્કનો ઉપયોગ કરી શકો છો ક્લોક ગેટિંગ પહેલેથી જ તમે જાણો છો કે આપણે અગાઉ પણ ઉલ્લેખ કર્યો છે કે આપણે કેટલીક વખત ઘડિયાળને અમુક ફ્લિપ ફ્લોપ અથવા રજિસ્ટર્સ સુધી પહોંચતા રોકીએ છીએ જેથી બિનજરૂરી સંક્રમણ ટાળી શકાય તેથી જેમ મેં એમ પણ કહ્યું હતું કે વસિયતનામુંના દૃષ્ટિકોણથી આ સારી પ્રથા નથી અને જાતિની સ્થિતિ પણ થઈ શકે છે પરંતુ ઓછા પાવરના ડિઝાઇન દ્રષ્ટિકોણથી આ એકદમ અસરકારક છે કારણ કે મુખ્યત્વે એક લાક્ષણિક ચિપમાં ક્લોક નેટવર્ક પાવર વિસર્જનનો મુખ્ય સ્ત્રોત છે કારણ કે ક્લોક નેટવર્ક ના દરેક નોડ દરેક ચક્રમાં દરેક ઘડિયાળના સમયગાળામાં 2 સંક્રમણ કરે છે તેથી તે નેટવર્ક છે જ્યાં દરેક નોડ આલ્ફા પ્રવૃત્તિના ઉચ્ચતમ મૂલ્યો ધરાવે છે તેથી જો આપણે આમાંથી કેટલાક ઘડિયાળના સંકેતોને અક્ષમ કરી શકીએ તો પછી સિગ્નલ એક્ટિવિટી ઘટાડી શકાય છે તેથી ક્લોક નેટવર્ક લક્ષ્ય બનાવવું એ અર્થમાં ખૂબ જ વાજબી છે કારણ કે તે નોડ્સ છે જ્યાં મહત્તમ પ્રવૃત્તિ થઈ રહી છે તેથી જો આપણે ક્લોક નેટવર્ક ના ભાગને અક્ષમ કરી શકીએ જેનો હાલમાં ઉપયોગ થતો નથી તો આપણે અસરકારક રીતે સિગ્નલ સંક્રમણોને નોંધપાત્ર રીતે ઘટાડી રહ્યા છીએ તો ચાલો આપણે અહીં એક સરળ બાઈનરી કાઉન્ટર જોઈએ આ દ્વિસંગી રિપલ કાઉન્ટર છે ફ્લિપ ફ્લોપ નું આઉટપુટ આગામી ફ્લિપ ફ્લોપ ના ઇનપુટને ફેડ કરવામાં આવે છે અથવા આ શિફ્ટ રેઝિસ્ટર જેવું છે કાઉન્ટર નહીં આ શિફ્ટ રજિસ્ટર છે આઉટપુટ આગામી એકને ફેડ કરવામાં આવે છે હવે આ પ્રકારનું શિફ્ટ રજિસ્ટર મુશ્કેલ છે અથવા આ પ્રકારની રચના ફ્લિપ ફ્લોપ નું આઉટપુટ આગામી ફ્લિપ ફ્લોપ ના ઘડિયાળના ઇનપુટને આપવામાં આવે છે ટેસ્ટિબિલિટી વિચારણાઓ પરીક્ષણ માટે ડિઝાઇનથી આની મંજૂરી નથી કારણ કે ડીએફટી માટે જ્યારે તમે ફ્લિપ ફ્લોપ ને સ્કેન ચેઇનમાં મૂકવા માંગતા હો ત્યારે તમારે તે બધાને ફેડ કરવા માટે ઘડિયાળના સંકેતની જરૂર છે તેથી જો તમારી પાસે આ જેવું સર્કિટ સ્ટ્રક્ચર છે તો ડીએફટી દૃષ્ટિકોણથી આ ખૂબ અનુકૂળ નથી તેથી તમે શું કરો છો તમે તેને કંઇક કંટ્રોલ પિન અને કેટલાક વધારાના હાર્ડવેર ઉમેરો છો જેથી તે આના જેવું દેખાય તમે શું કરો છો તમે અહીં કેટલાક વધારાના મલ્ટિપ્લેક્સર્સ ઉમેરો છો અને ઘડિયાળ તમે બધા ઇનપુટ્સમાં ફીડ કરો છો તેથી પરીક્ષણ મોડ દરમિયાન તમે બધા ઇનપુટ્સને યોગ્ય રીતે ફેડ કરવા માટે ઘડિયાળ બનાવી શકો છો અને આ D ઇનપુટ્સ ક્યાંકથી આવી રહ્યા છે તેથી ડી હું બતાવી રહ્યો નથી અને આ ટી વધારાની નિયંત્રણ પિન હશે મલ્ટીપ્લેક્સરને નિયંત્રિત કરવા માટે આનો ઉપયોગ કરી શકાય છે તેથી જ્યારે જરૂરી હોય ત્યારે તમે ઘડિયાળને સક્ષમ કરી શકો છો તેથી જ્યારે જરૂરી હોય ત્યારે તમે ઘડિયાળને અક્ષમ કરી શકો છો તેથી આ અમુક ચોક્કસ પ્રકારની રચનાઓ છે જો આ પ્રકારની રચના ડિઝાઇનમાં દેખાય તો જ તમે આનો ઉપયોગ કરી શકો છો આ એક રસપ્રદ રચના છે અહીંની જેમ 2 લાઇનો ખૂટે છે કેટલીક લાઇનો દેખાતી નથી આ જુઓ અહીં આ ઘડિયાળ આપવામાં આવી રહી છે આ D અહીં આપવામાં આવી રહ્યો છે જુઓ અહીં હું હમણાં જ બતાવી રહ્યો છું હું ફક્ત આ આકૃતિ ફરી દોરું છું તેથી તે સર્કિટ આની જેમ છે મારી પાસે ફ્લિપ ફ્લોપ છે તેથી બાહ્ય ઇનપુટમાંથી D અહીં આવી રહ્યું છે આ મારું આઉટપુટ છે તો હું શું કરું હું અહીં કેટલાક વધારાના સર્કિટ અને XOR ગેટ ઉમેરું છું પછી AND ગેટ અને ગેટનું આઉટપુટ ઘડિયાળના સંકેતને ફેડ કરાવે છે હવે આ ક્લોક સિગ્નલ અહીં ખવડાવે છે અને આ XOR ગેટમાંથી એક ઇનપુટ D માંથી આપવામાં આવે છે અન્ય ઇનપુટ Q માંથી આપવામાં આવે છે તો હું આ કેમ કરું તેથી આ ફ્લિપ ફ્લોપ છે જેને હું લો પાવર ફ્લિપ ફ્લોપ કહું છું ચાલો આ નામને ઉચિત ઠેરવવાનો પ્રયત્ન કરીએ ઓછી શક્તિ શા માટે સામાન્ય રીતે ફ્લિપ ફ્લોપ માં જુઓ શું થાય છેજુઓ હું માત્ર એક સામાન્ય ફ્લિપ ફ્લોપ બાજુ દ્વારા બતાવી રહ્યો છું સામાન્ય ફ્લિપ ફ્લોપમાં D ઇનપુટ હશેતેની પાસે એક હશે તેની પાસે Q આઉટપુટ હશે અને તેમાં ઘડિયાળ હશે વિધેયાત્મક રીતે આ 2 સમાન છે પરંતુ આ રચના ઓછી શક્તિ વાપરે છે ચાલો સમજીએ આ સર્કિટમાં તમે જુઓ ઘડિયાળ એક સામયિક સંકેત છે તે સતત આવી રહી છે તેથી જ્યારે પણ ઘડિયાળ હોય ત્યારે ધારો કે આ ફ્લિપ ફ્લોપ ઘડિયાળની હકારાત્મક ધાર દ્વારા સક્રિય થાય છે તેથી જ્યારે પણ દરેક હકારાત્મક ધાર પર ઘડિયાળ હોય તેથી મેં ડી ફ્લિપ ફ્લોપ ના ઇનપુટ પર જે પણ અરજી કરી છે તે સંગ્રહિત થાય છે તેથી આ ફ્લિપ ફ્લોપ ની અંદર ઘણા બધા ગેટ્સ છે કેટલાક ગેટ્સમાં કેટલાક સંક્રમણ હશે કારણ કે આ ઘડિયાળ બદલાઈ રહી છે તેથી અંદર થોડો વીજ વપરાશ થશે પરંતુ અહીં હું એક નિરીક્ષણ કરી રહ્યો છું નિરીક્ષણ નીચે મુજબ છે ચાલો કહીએ કે મારું લાગુ કરેલ D મૂલ્ય 1 છે અને મારું વર્તમાન આઉટપુટ મૂલ્ય 0 છે વર્તમાન આઉટપુટ મૂલ્ય પણ 0 છે અથવા મારું ઇનપુટ 1 છેવર્તમાન સંગ્રહિત મૂલ્ય આઉટપુટ મૂલ્ય પણ 1 છે તેથી આ શરત હેઠળ જો હું તેને સંગ્રહિત કરું તો પણ આઉટપુટ મૂલ્ય બદલાશે નહીં કારણ કે તે 0 હતું તે પહેલાથી જ 0 હતું તેથી 0 ફરીથી સંગ્રહિત થશે તેથી જો તે 1 છે તો મેં ફરીથી 1 અરજી કરી છે તેથી તે ફરીથી સમાન મૂલ્ય સંગ્રહિત થશે તેથી અહીં મેં તે જ ફેરફાર કર્યો છે જે તપાસ કરે છે કે લાગુ કરેલ ઇનપુટ અને વર્તમાન આઉટપુટ સમાન છે કે નહીં જો તેઓ સમાન હોય તો હું ઘડિયાળને અક્ષમ કરી રહ્યો છું કારણ કે મને ઘડિયાળ લાગુ કરવાની જરૂર નથી કારણ કે આગામી સ્ટેટ પણ સમાન હશે તેથી તમે જુઓ કે આપણે અહીં શું કર્યું છે D અને આ Q આપણે XOR ગેટને ફેડ કરાવીએ છીએ તેથી જ્યારે પણ તેઓ 0 0 અથવા 1 1 હશે ત્યારે ફક્ત આઉટપુટ 1 હશે માફ કરશો 0 0 1 1 આઉટપુટ 0 હશે અને ઘડિયાળ અક્ષમ કરવામાં આવશે પરંતુ જ્યારે તેઓ અલગ હશે 0 1 અથવા 1 0 પછી માત્ર તમે તેને સ્ટોર કરવાની જરૂર છે પછી આઉટપુટ 1 હશે આ AND ગેટ ઘડિયાળને સક્ષમ કરશે અને ઘડિયાળ આવશે તેથી અહીં ઘડિયાળ ફ્લિપ ફ્લોપ પર આવી રહી છે માત્ર તે કિસ્સાઓ માટે જ્યાં લાગુ D મૂલ્ય અને આઉટપુટ Q સંગ્રહિત મૂલ્ય અલગ છે અલબત્ત ઓવરહેડ 2 વધારાના ગેટ્સછે એક XOR અને એક AND ગેટ જરૂરી છે તેથી આ કહેવાતી લો પાવર ફ્લિપ ફ્લોપ છે જેનો ઉપયોગ તમે ફ્લિપ ફ્લોપ્સની અંદર સિગ્નલ એક્ટિવિટી ને ઘટાડવા માટે ડિઝાઇનમાં કરી શકો છો ઇનપુટ ગેટિંગ ટેકનિક આગળ આવે છે આ પણ એકદમ સરળ અને સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે અહીં આપણે ફરીથી કેટલાક ઇનપુટ્સને અક્ષમ કરીએ છીએતેનો અર્થ એ છે કે આપણે તેમને બદલતા અટકાવીએ છીએ તેથી આપણે સમજાવવા માટે એક ઉદાહરણ લઈશું જેમ તમે જુઓ છો તે ક્યારેક ડેટા પેકમાં થાય છે ચોક્કસ સર્કિટમાં તમારી પાસે ઘણા કાર્યાત્મક બ્લોક્સ છે કેટલાક કિસ્સાઓમાં કેટલાક ઓપરેશન્સની જરૂર પડી શકે છે અને કેટલાક કિસ્સાઓમાં આપણને જરૂર નથી ચાલો એક ઉદાહરણ લઈએ ધારો કે મારી પાસે થોડા કાર્યાત્મક બ્લોક્સ છે ચાલો આપણે F1 કહીએ મારી પાસે બીજો બ્લોક એફ 2 છે મારી પાસે બીજો બ્લોક એફ 3 છે ચાલો આપણે કહીએ કે એક એડર છે એક સબસ્ટ્રેક્ટર છે એક ગુણક છે અને મારી પાસે 2 ઇનપુટ્સ છે જે A અને B આવી રહ્યા છે આ બધાને આ 3 બ્લોક્સ આપવામાં આવે છે બી પણ તમામ 3 બ્લોક્સને આપવામાં આવે છે આઉટપુટ બાજુ તમે શું કરો છો આપણે મલ્ટિપ્લેક્સરનો ઉપયોગ કરો છો જે આ કાર્યાત્મક બ્લોક્સના આઉટપુટ લેશે અને કેટલીક પસંદગીની રેખાઓના આધારે આઉટપુટમાંથી તેમાંથી એકને પસંદ કરશે તેથી પસંદગીની રેખા સંકેત આપશે કે મારે સરવાળો કે બાદબાકી કે ગુણાકાર કરવાની જરૂર છે કે નહીં તેથી તેમાંથી એક પસંદ કરવામાં આવશે પરંતુ તમે જોશો કે આ ડિઝાઇનમાં વીજ વપરાશના સંદર્ભમાં સમસ્યા છે ધારો કે મારે વધારાની જરૂર છેતેનો અર્થ એ કે હું બ્લોક F1 ચલાવવા માંગુ છું તેથી હું કેટલાક ઇનપુટ્સ A અને B લાગુ કરું છું આ F1 ની ગણતરી થાય છે પરિણામ અહીં ઉપલબ્ધ છે તેથી હું પસંદ કરેલી લાઇન લાગુ કરું છું આ પરિણામ બહાર આવે છે પરંતુ આ સર્કિટમાં શું થશે કારણ કે A અને B આ F2 ને બદલી રહ્યા છે અને F3 પણ ગણતરીમાં ભાગ લઈ રહ્યા છે અંદર સિગ્નલ ફેરફારો પણ થઈ રહ્યા છે તેઓ આઉટપુટમાં કેટલાક પરિણામોની ગણતરી પણ કરશે પરંતુજો કે મલ્ટિપ્લેક્સર તેમને પસંદ કરશે નહીં મલ્ટિપ્લેક્સર તેમાંથી માત્ર એક જ પસંદ કરશે તેથી વિચાર છે તેથી જો હું પસંદગીમાંથી જાણું છું કે હું F1 પસંદ કરવા જઈ રહ્યો છું તો F2 અને F3 ના ઇનપુટ્સને અમુક રીતે અક્ષમ કેમ કરશો નહીં તેથી તે સિગ્નલ સંક્રમણો અહીં અને અહીં બરાબર થતા નથી આ પદ્ધતિ પાછળનો મૂળ સિદ્ધાંત છે તેથી અહીં આપણે એડર અને સબસ્ટ્રેક્ટરનું ઉદાહરણ લઈએ કહો કે આપણી પાસે એડર છે આપણી પાસે સબટ્રેક્ટર છે તે જ પ્રકારનું ઉદાહરણ જે મેં લીધું તેથી ઇનપુટમાં હું ધારી રહ્યો છું કે જે 2 ઇનપુટ્સ A અને B આવી રહ્યા છે તે 2 રજિસ્ટરમાં સંગ્રહિત છે અને ઘડિયાળનો ઉપયોગ તેમને લોડ કરવા માટે થાય છે અને આઉટપુટ સાથે મારી પાસે મલ્ટીપ્લેક્સર છે જે પસંદ કરવામાં આવે છે કે મારે સરવાળો કે બાદબાકી કરવી છે જેનું આઉટપુટ ફરીથી બીજા રજિસ્ટરમાં જઈ રહ્યું છે હવે અહીં આપણે અમુક પ્રકારના ગેટ્સનો ઉપયોગ કરી રહ્યા છીએ આ બફર્સ હોઈ શકે છે આ ટ્રાઈ સ્ટેટ બફર્સ ગમે તે હોઈ શકે છે પરંતુ વિચાર એ છે કે જ્યારે પણ હું ઉમેરો કરવા માંગુ છું ત્યારે હું આ બફરોને સક્ષમ કરીશહું આને અક્ષમ કરીશ આને અક્ષમ કરીશ તેનો અર્થ એ કે અહીં કોઈ સિગ્નલ સંક્રમણ થશે નહીં જેનો અર્થ છે કે આની અંદર કોઈ સંક્રમણ થશે નહીં તેથી કોઈપણ રીતે હું ગુણ પસંદ કરીશ જેથી આ ઉમેરનારની આઉટપુટ પસંદ કરવામાં આવે તેથી કોઈ સમસ્યા નથી તેથી હું ધારી રહ્યો છું કે F1 નિયંત્રણ સંકેત સબસ્ટ્રેક્ટર પસંદ કરે છે અને F2 એડર પસંદ કરે છે તેથી આપણે બિનજરૂરી રીતે અન્ય બ્લોકના ઇનપુટને ટોગલ કરવાની મંજૂરી આપતા નથી કારણ કે આ નકામું સંક્રમણ હશે ધારો કે જ્યારે મને ઉમેરો કરવાની જરૂર હોય ત્યારે હું બાદબાકીનો ઉપયોગ કરીશ નહીં તો શા માટે બિનજરૂરી રીતે આ સિગ્નલને ટોગલ કરો અને તેને વધારાની શક્તિનો વપરાશ કરો આ મૂળભૂત વિચાર છે તેથી એક છેલ્લી તકનીક આપણે અહીં ચર્ચા કરીશું આ પરચુરણ તકનીક ખૂબ ચોક્કસ છે આ ઘટાડેલ પાવર શિફ્ટ રજિસ્ટર છે હવે શિફ્ટ રજિસ્ટર સામાન્ય રીતે શું છે તે કાસ્કેડમાં જોડાયેલ ડી ફ્લિપ ફ્લોપ ની સાંકળ છે આપણે ઘડિયાળ સાથે એક બાજુથી ડેટા ફીડ કરીએ છીએ તેઓ શિફ્ટ થઈ જાય છે આપણે બીજી બાજુથી ડેટા લઈએ છીએ ચાલો કહીએ કે મારી પાસે એન સ્ટેજ શિફ્ટ રજિસ્ટર છે હું ફ્રીક્વન્સી એફની ઘડિયાળ સાથે શિફ્ટ રજિસ્ટર ઘડી રહ્યો છું હવે હું મારું સર્કિટ બનાવવા માંગું છું લો પાવર શિફ્ટ રજિસ્ટર તેથી હું જે સિદ્ધાંતનું પાલન કરું છું તે કંઈક આના જેવું છે આ હું શિફ્ટ રજિસ્ટરને 2 ભાગોમાં વહેંચી રહ્યો છું જુઓ તે કંઈક આના જેવું છે મારું મૂળ શિફ્ટ રજીસ્ટર આ તબક્કાઓથી બનેલું છે જુઓ સ્ટેજ 1 2 3 4 5 અને આજ રીતે 6 હવે હું તેમને 2 શિફ્ટ રજિસ્ટરમાં વિભાજીત કરું છું એક શિફ્ટ રજિસ્ટરમાં વિષમ સંખ્યાના સેલ્સ સાથે અને અન્ય શિફ્ટ રજિસ્ટરમાં સમાન સંખ્યા સેલ્સ સાથે પહેલાનો કેસ જુઓ કે હું મારા ઇનપુટ ડેટાને એક છેડે ફેરવી રહ્યો હતો અને તે એક પછી એક તે બધામાંથી પસાર થઈ રહ્યો હતો પરંતુ હવે મારી પાસે 2 જુદા જુદા શિફ્ટ રજિસ્ટર છે ચાલો આપણે પહેલાના કિસ્સામાં કહીએ કે હું જે ડેટા અરજી કરી રહ્યો હતો તે D1 પછી D2 પછી D3 પછી D4 આ રીતે હતો અહીં હું શું કરું છું હું અહીં D1 લાગુ કરું છું પછી હું અહીં D2 લાગુ કરું છું પછી અહીં D3 લાગુ કરો પછી D4 અહીં વૈકલ્પિક રીતે લાગુ કરો અને હું આ શિફ્ટ રજિસ્ટરને અડધી ઘડિયાળ આવર્તન પર ક્લોક કરું છું અહીં આપણે કહીએ કે ફ્રીક્વન્સી f હતી અહીં હું f બાય 2 અને f બાય 2 દ્વારા ક્લોકિંગ કરી રહ્યો છું પરંતુ અંતિમ આઉટપુટમાં જો હું મલ્ટિપ્લેક્સરનો ઉપયોગ કરું તો હું આ અને આમાંથી વૈકલ્પિક રીતે આઉટપુટ લઈ શકું અને હું f ની આવર્તન પર આઉટપુટ જનરેટ કરી શકું કારણ કે તેમાંથી દરેક આ અડધી ઝડપે સ્થળાંતર કરી રહ્યા છે પરંતુ એકંદરે જે ડેટા બહાર આવી રહ્યો છે તે આ દરથી બમણો હશે તે f હશે તેથી વિચાર આના જેવો છે હું આકૃતિ બતાવી રહ્યો છું અહીં મેં જે કહ્યું છે તે એ છે કે આપણે આ સિદ્ધાંતનું એક્સ્પ્લોઇટિંગ કરી રહ્યા છીએ પાવરનો ડિસિપેસન આવર્તનના સીધા પ્રમાણમાં છે આપણે ફ્લિપ ફ્લોપ્સને 2 સબસેટમાં વિભાજીત કરીએ છીએ પ્રથમ આપણે હકારાત્મક ધાર દ્વારા ક્લોક કરી રહ્યા છીએ અને બીજો આપણે નકારાત્મક ધાર દ્વારા ક્લોક કરી રહ્યા છીએ અને આપણે ઘડિયાળની આવર્તનને અડધી બનાવી રહ્યા છીએ અને મેં કહ્યું તેમ આપણે એકસાથે 2 સબસેટ્સ D1 D2 D3 D4 જેવા ઇનપુટ લાગુ કરી રહ્યા છીએ તેથી સ્કેમેટિક આના જેવો દેખાશે આ 2 શિફ્ટ રજિસ્ટર છે આ ઘડિયાળો આવી રહી છેઆ ધાર કોઈપણ રીતે ખૂટે છે તમે તેમને અંદર મૂકી શકો છો તેથી આ ઘડિયાળ આવી રહી છે તેથી હું તેમને અડધી આવર્તન f દ્વારા 2 થી ક્લોકિંગ કરીરહ્યો છું અને આ અંતિમ મલ્ટિપ્લેક્સર જે બહાર જઈ રહ્યું છે તે અહીંથી અને અહીંથી પણ ડેટા લેશે અને f ની ઘડિયાળની આવર્તન પર આઉટપુટ જનરેટ કરશે તેથી આ એક ખૂબ જ સરળ તકનીક છે જેનો ઉપયોગ તમે શિફ્ટ રજિસ્ટર ની ઝડપને સમાન સ્તરે રાખવા માટે કરી શકો છો પરંતુ પાવર વપરાશને નોંધપાત્ર રીતે ઘટાડવા માટે તેથી આ પ્રકારની એડહોક તકનીકો તમે તમારી ડિઝાઇનના વિવિધ બ્લોક્સમાં સૂચિત કરી શકો છો મેં કેટલીક ખૂબ જ લોકપ્રિય પદ્ધતિઓ ચર્ચા કરેલી અને કેટલીક વધુ આપણે પછી ચર્ચા કરીશું તેથી તમે વીજ વપરાશ ઘટાડવાનો પ્રયાસ કરી શકો છો તેથી આ સાથે આપણે આ લેકચરના અંતમાં આવીએ છીએ તેથી આપણે પછીનાઆપણાં લેકચરમાં કેટલીક વધુ તકનીકો સાથે ચાલુ રાખીશું